R માં MCDM તકનીકો અભ્યાસક્રમ માં આપનું સ્વાગત છે પહેલાનાં વ્યાખ્યાનોમાં આપણે AHP એટલે કે વિશ્લેષણાત્મક અધિક્રમ પ્રક્રિયા પર ચર્ચા કરી હતી વિશેષરૂપે અગાઉના વ્યાખ્યાનમાં આપણે R સ્ટુડિયો વાતાવરણમાં આ ખાસ ઉદાહરણ પર આપણી ચર્ચા શરૂ કરી હતી જે નાની કારની પસંદગી છે ચાલો ત્યાંથી ફરી શરૂઆત કરીએ પહેલાનાં વ્યાખ્યાનમાં આપણે R સ્ટુડિયો ઇન્ટરફેસ R અને R સ્ટુડિયોની સ્થાપના વિશે ચર્ચા કરી હતી તે પછી આપણે આ ઇન્ટરફેસ અને વિવિધ પેનલ્સની પણ ચર્ચા કરી હતી જે તમે અહીં જોઈ શકો છો અને આ પેનલ્સના મહત્વ વિશે જો આપણે કેટલાક પેકેજો ઇન્સ્ટોલ કરવાની જરૂર હોય તો અને કાર્ય કેવી રીતે કરવું તે વિશે ચર્ચા કરી જો આપણે પેકેજનું નામ જાણીએ છીએ તો અમે હંમેશા સીધા કન્સોલ વિભાગમાં જઈને ઇન્સ્ટોલ કરી શકીએ છીએ તેથી ચાલો આપણે આ કવાયતથી પ્રારંભ કરીએ અને ચાલો આપણે અગાઉના વ્યાખ્યાનમાં જે કોડની ચર્ચા કરી હતી તેને અમલ કરવાની શરૂઆત કરીએ ચર્ચા મુજબ આપણી પાસે અહીં ત્રણ સ્તરો છે ધ્યેય એ નાની કારની પસંદગી છે અને આપણી પાસે ત્રણ માપદંડ છે શૈલી વિશ્વસનીયતા અને બળતણ આપણી પાસે ચાર વિકલ્પો પણ છે કોર્સા ક્લિઓ ફિયેસ્ટા અને સાન્ડેરો તેથી આ ચાર નાની કાર છે જે આપણી પાસે વિકલ્પ તરીકે છે નિર્ણયની સમસ્યાનું આ ઉદાહરણ છે જ્યાં ફક્ત એક નિર્ણય લેનાર હોય છે લાક્ષણિક રીતે આ એક સમસ્યા છે જેનો સંબંધ જ્યારે કોઈ કુટુંબ નિર્ણય લેવાનો પ્રયાસ કરી રહ્યો હોય કે કઈ કાર ખરીદવી હોય ત્યાં એક વ્યક્તિ નિર્ણય લેનારની ભૂમિકા ભજવી રહી હોય તેથી જેમ આપણે ચર્ચા કરી છે આપણે નિર્ણય લેનારા પાસેથી જોડી મુજબની તુલના લેવી જોઈએ અને સરખામણી મેટ્રિક્સ બનાવવી પડશે પ્રથમ આપણે વિકલ્પોની તુલના મેટ્રિક્સથી શરૂ કરીશું જેમ જેમ આપણે વિકલ્પોની આ જોડી મુજબની તુલના વિશે વાત કરી છે તે તાત્કાલિક ઉચ્ચ સ્તર અથવા માપદંડને ધ્યાનમાં રાખીને કરવું જોઈએ આ કિસ્સામાં આપણે પહેલા સ્ટાઇલના માપદંડથી પ્રારંભ કરીશું આપણે પહેલા સ્ટાઇલ માપદંડના સંદર્ભમાં વિકલ્પો માટે સરખામણી મેટ્રિક્સ બનાવીશું આ કાર્ય ખરેખર શું કરે છે તે શોધવા માટે તમે હંમેશા સહાય વિભાગમાં જઈ શકો છો અને મેટ્રિક્સ લખી શકો છો આ પેનલમાં અહીં આવેલા સહાય વિભાગનો આપણે હંમેશાં ઉપયોગ કરી શકીએ છીએ તેથી ચાલો મેટ્રિક્સ ફંક્શનની ચર્ચા કરીએ તે આપેલા મૂલ્યોના સેટથી મેટ્રિક્સ બનાવે છે સહાય વિભાગમાં આ કાર્યની વિશિષ્ટ દલીલો જોઇ શકાય છે ડેટા એ પ્રથમ દલીલ છે પંક્તિઓની સંખ્યા અને ખાનાની સંખ્યા અને ત્યાં ચોક્કસપણે અન્ય દલીલો પણ છે ખાસ કરીને મહત્વપૂર્ણ દલીલો એ છે 'data' 'nrow' અને "ncol' અન્ય મૂળભૂત મૂલ્યો છે તેથી તમે અહીં સ્ક્રિપ્ટ વિભાગમાં જોઈ શકો છો કે આપણી પાસે ચાર વિકલ્પો છે તેથી આપણે 4x4 મેટ્રિક્સ બનાવવા માંગીએ છીએ આ ચાર વિકલ્પોની તુલના એકબીજા સાથે કરવામાં આવે છે તેથી આપણે 4x4 મેટ્રિક્સ બનાવવા જઈ રહ્યા છીએ તેથી આપણને સોળ મૂલ્યોની જરૂર છે ડેટાની દલીલમાં આપણે સોળ મૂલ્યોના વેક્ટરની જરૂર છે તે દાખલ થવાનું છે અને ત્યારબાદ પંક્તિઓની સંખ્યા 'nrow' ચાર હશે અને ખાનાની સંખ્યા 'ncol' ચાર તરીકે સોંપેલ છે તેથી તમે અહીં આ કોડ 'nrow' અને 'ncol' માં જોઈ શકો છો તે ચાર છે અને તમે જોઈ શકો છો કે સોળ કિંમતો દાખલ કરવામાં આવી છે આ સોળ મૂલ્યો આ વિકલ્પ માપદંડના સંદર્ભમાં દરેક વિકલ્પની જોડી મુજબની તુલના સિવાય અન્ય કંઈ નથી બીજું ફંક્શન જે અહીં વપરાય છે તે t છે ચાલો સમજીએ કે આ ફંક્શન શું કરે છે હું t લખીશ અને તમે જોઈ શકો છો કે આ ટ્રાન્સપોઝ ફંક્શન છે તો આપેલ મેટ્રિક્સ માટે આ ફંક્શન એ ચોક્કસ મેટ્રિક્સનું ટ્રાન્સપોઝ પાછું આપે છે તો ચાલો આ કોડની ગણતરી કરીએ એકવાર મેટ્રિક્સ બનાવવામાં આવે છે અને તેને ટ્રાન્સપોઝમાં રૂપાંતરિત કરવામાં આવે છે આ સ્ટાઇલના માટે છે આ અર્ધવિરામ કે જે તમે જોઈ શકો તે પછી આપણે આગલી સૂચના મળે છે અને આપણે શૈલીના આઉટપુટને એક્સસ કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ તો ચાલો આપણે આ લાઈન એક્ઝીક્યુટ કરીએ તમે કન્સોલ પેનલમાં 4x4 મેટ્રિક્સ જોઈ શકો છો અને તમે જોઈ શકો છો કે સોળ કિંમતો અહીં પ્રદર્શિત થઈ છે ચાલો મેટ્રિક્સના ખાના અને પંક્તિઓ માટે યોગ્ય નામો મેળવવા માટે આગળની બે લીટીઓ ચલાવીએ હવે તમે અહીં જોઈ શકો છો કે ક ખાના અને પંક્તિઓમાં આપણી પાસે આ ચાર વિકલ્પોનું નામ છે મેટ્રિક્સમાં આપણે જોઈ શકીએ છીએ કે દરેક વિકલ્પની તુલના અન્ય વિકલ્પ સાથે કરવામાં આવી છે જેમ કે આ 4x4 મેટ્રિક્સ છે વિકલ્પની તુલના એની પોતાના સાથે પણ કરવામાં આવે છે અને તે મૂલ્ય એક છે અને પછી તેની તુલના અન્ય વિકલ્પો સાથે કરવામાં આવી છે તેથી તે મૂલ્યો પણ અહીં આપવામાં આવ્યા છે ઉદાહરણ તરીકે મૂલ્ય ૦ ૨૫ ના કિસ્સામાં જ્યારે આપણે નિર્ણય લેનારાઓ તરફથી જવાબો મેળવવા જઈશું ત્યારે આપણને ખરેખર ૧૪ નો પ્રતિસાદ મળશે જે અહીં ૦ ૨૫ તરીકે ઉલ્લેખિત છે એ જ રીતે ૦ ૧૬ નું આ મૂલ્ય ખરેખર ૧૬ છે જે દશાંશ ફોર્મેટમાં રજૂ થયું છે તેથી શૈલી માપદંડના સંદર્ભમાં આ ચાર વિકલ્પોની જોડી મુજબની તુલના છે એ જ રીતે બાકીના માપદંડને ધ્યાનમાં રાખીને આપણે અન્ય સરખામણી મેટ્રિસ બનાવવાની જરૂર છે આગામી માપદંડ વિશ્વસનીયતા છે એ જ રીતે આપણે આ માટે મેટ્રિક્સ બનાવીશું તો ચાલો આ કોડ ચલાવીએ આ કોડ સ્ટાઇલ માટેના કોડ જેવો જ છે જે આપણે અગાઉ જોયો હતો તમે અહીં ફરીથી આઉટપુટ જોઈ શકો છો વિશ્વસનીયતાના માપદંડના સંદર્ભમાં આ સરખામણી મેટ્રિક્સ છે આપણે અહીં જોઈ શકીએ છીએ કે ચાર નાની કાર માટે ચાર વિકલ્પો છે તેમની એકબીજા સાથે સરખામણી કરવામાં આવી છે અને નિર્ણય લેનાર દ્વારા આપવામાં આવતા યોગ્ય મૂલ્યો આ મેટ્રિક્સમાં અહીં જોઇ શકાય છે ચાલો આપણે આગળ વધીએ ત્રીજી માપદંડ ઇંધણ ના સંદર્ભ માં છે અને તેના સંદર્ભમાં આપણે ફરીથી એક સરખામણી મેટ્રિક્સ બનાવી શકીએ ચાલો આ કોડને એક્ઝેક્યુટ કરીએ અને ફરીથી સમાન પ્રકારનાં સરખામણી મેટ્રિક્સ પ્રદર્શિત થાય છે હમણાં સુધી આપણે ત્રણ માપદંડ માટે ત્રણ સરખામણી મેટ્રિસ બનાવ્યા છે આગળ આ માપદંડો માટે એક બીજા તુલના મેટ્રિક્સની જરૂર છે આપણે ખરેખર માપદંડ માટે સરખામણી મેટ્રિક્સ બનાવતા પહેલા ચાલો આ ત્રણ સરખામણી મેટ્રિક્સના પરિણામોને જોડીએ કારણ કે તે આપણે આ બધી સરખામણીઓને એક જ વાર જોવા દેશે આ માટે આપણે આદેશ સૂચિનો ઉપયોગ કરી શકીએ છીએ તેથી તે આ ત્રણ મેટ્રિક્સના આધારે સૂચિ ડેટા માળખું બનાવશે જેની આપણે હમણાં ગણતરી કરી છે ચાલો આ કોડને ચલાવીએ અને એનો આઉટપુટ કન્સોલ વિભાગમાં જોઈ શકાય છે જે ત્રણ મેટ્રીસની યાદી છે તેથી આ સૂચિ રચનાનું પ્રથમ તત્વ એ શૈલી છે જે શૈલીના માપદંડ માટે હતી અને આના માટે મેટ્રિક્સ ત્યાં છે પછી વિશ્વસનીયતા અને બળતણ માટેના મેટ્રિક્સ છે તેથી એક ડેટા સ્ટ્રક્ચરની અંદર આપણે આ ત્રણ મેટ્રિસીઝ જોડી દીધા છે સૂચિ પરની વધુ માહિતી અને આ કાર્ય કેવી રીતે કરી શકાય છે તે શોધ વિભાગમાં સૂચિ ટાઇપ કરીને સહાય વિભાગમાં મળી શકે છે ચાલો પાછા આપણા ચોથા સરખામણી મેટ્રિક્સ પર આવીએ જે માપદંડ માટે છે અને આ માપદંડની તુલના લક્ષ્યના સંદર્ભમાં કરવામાં આવે છે આપણી પાસે ત્રણ માપદંડ છે એટલે કે શૈલી વિશ્વસનીયતા અને બળતણ આપણે ૩x૩ મેટ્રિક્સની ગણતરી કરવાની જરૂર છે દલીલ વિભાગમાં nrow અને ncol ને ત્રણ તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવ્યા છે કારણ કે આપણને ૩x૩ મેટ્રિક્સ જોઈએ છે તેથી અહિયાં નવ મૂલ્યોની જરૂર છે અને આ નવ મૂલ્યોને આ મેટ્રિક્સમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે ચાલો આ કોડ ચલાવીએ અને આપણે આ મેટ્રિક્સ મળશે ચાલો હવે આપણે ખાના અને પંક્તિના નામો બનાવીએ તમે જોઈ શકો છો પંક્તિની બાજુમાં આપણી પાસે શૈલી વિશ્વસનીયતા બળતણ છે અને ખાના બાજુ પણ આપણી પાસે શૈલી વિશ્વસનીયતા અને બળતણ છે આપણે બનાવેલા અન્ય મેટ્રિસીસની જેમ ૦ ૫ ની કિંમત ખરેખર ૧૨ છે ૦ ૩૩ આ ખરેખર ૧૩ છે અને ૦ ૨૫ ખરેખર ૧૪ છે અહીં જોયું તેમ જે રીતે જવાબો લેવામાં આવ્યા છે તે દશાંશના રૂપમાં સૂચવવામાં આવ્યું છે હવે જેમ આપણે પહેલાના વ્યાખ્યાનમાં વાત કરી હતી AHP નું એક મહત્વપૂર્ણ પાસું એ છે કે આપણે સુસંગતતા તપાસવાની જરૂર છે કે શું આ સરખામણી મેટ્રિસીસમાં સુસંગતતાનું પૂરતું સ્તર છે કે નહીં તો આપણે તેને કેવી રીતે તપાસીએ પ્રથમ આપણે આ લાઇબ્રેરી MCDA લોડ કરવાની જરૂર છે તમને યાદ હશે કે આપણે આ પેકેજ અગાઉના લેક્ચરમાં ઇન્સ્ટોલ કર્યું હતું હવે આપણે આ લાઇબ્રેરીને લોડ કરવાની જરૂર છે જેથી આપણે એક્ઝેક્યુશન માટે ફંક્શનને એક્સેસ કરી શકીએ તો ચાલો આ કોડ ચલાવીએ અને આ લાઈબ્રેરી હવે લોડ થઈ ગઈ છે હવે આપણે આ ચોક્કસ પેકેજનો ભાગ હોય તેવા તમામ કાર્યોનો ઉપયોગ કરી શકીશું તેથી ફંક્શન કે જે આપણે સુસંગતતા તપાસ માટે વાપરવા જઈ રહ્યા છીએ તે જોડી મુજબની સુસંગતતાનાં પગલાં છે આ ફંક્શનનું નામ છે અને આ ફંક્શન વિશે વધુ વિગતો હંમેશાં ફંક્શનનું નામ લખીને સહાય વિભાગમાંથી શોધી શકાય છે તમે જોશો કે આપણે અહીં ડોલર નો ચિન્હ અને પછી CR નો ઉપયોગ કરી રહ્યા છીએ CR એ સુસંગતતા ગુણોત્તર છે જે મેટ્રિક છે જેનો ઉપયોગ આપણે આપણી વિશ્લેષણ માટે કરીશું જો તમે R ભાષા અને વાક્યરચનાથી પરિચિત ન હોવ જે આ કોડનો ભાગ છે તો તમે મારા અગાઉના અભ્યાસક્રમમાં R નો ઉપયોગ કરીને બિઝનેસ એનાલિટિક્સ અને ડેટા માઇનિંગ મોડેલિંગ સંબંધિત વ્યાખ્યાનનો સંદર્ભ લઈ શકો છો જ્યાં R ના પરિચયને આવરી લેતા વ્યાખ્યાન છે અને તમે તમારી જાતને R વાક્યરચનાથી પરિચિત કરી શકો છો તે પછી તમે સમજી શકશો કે આ ડોલર નો ચિન્હ અને અન્ય વસ્તુઓનો અર્થ શું છે અને તમે જે આપણે હમણાં અમલ કરી રહયા છીએ એના થી સરળ રીતે અવગત થયી શકો શો હવે ચાલો કોડની આ લાઇન ચલાવીએ આપણને ૦ ૧૬ નો મૂલ્ય મળે છે જે સોળ ટકા જેટલું છે ચર્ચા મુજબ તે દસ ટકાથી ઓછું હોવું જોઈએ આ મૂલ્ય દસ ટકા કરતા વધારે હોવાનું જણાય છે તેથી આ ચોક્કસ સરખામણી મેટ્રિક્સ પર પુનર્વિચારણા થવી જોઈએ ચાલો અન્ય સરખામણી મેટ્રિસિસ જોઈએ મૂલ્યોમાંથી એક ૦ ૦૭ છે જે મર્યાદામાં છે બળતણ માટે પણ આ ૦ ૦૮ ની મર્યાદામાં છે જે દસ ટકાથી ઓછું છે તેથી આપણે અહીં ચાર સરખામણી મેટ્રિસીસ જોઈ શકીએ છીએ જેમાં થી ત્રણ ઠીક છે શૈલી માટે નો પ્રથમ સરખામણી મેટ્રિક્સ જ માન્ય મર્યાદા કરતાં વધુ મૂલ્ય ધરાવતી હોવાનું જણાય છે જો કે આ સમયે આપણે આને અવગણીશું નહિંતર આગળના પગલામાં આપણે આ સરખામણી મેટ્રિક્સ પર પુનર્વિચાર અને વિસંગતતાઓ શોધીને તેમને સુધારવા અને પછી ફરી પાછા અહી આવવાનું છે આપણે MCDA પેકેજનો ઉપયોગ કરી રહ્યા છીએ જેમાં આપણે AHP માટે મહત્વપૂર્ણ કાર્યનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ તે AHP કાર્ય છે આ તે કાર્યનું નામ છે જે આપણા માટે મુખ્ય ગણતરી કરે છે આ કાર્યમાં પ્રથમ દલીલ માપદંડ નો પીસી છે એટલે કે માપદંડની જોડી મુજબની તુલના અને પછી બીજી દલીલ એ વિકલ્પો નો પીસી છે એટલે કે વિકલ્પો માટે જોડી મુજબની તુલના એકવાર આપણે આ ફંક્શનને કોલ કરી લઈએ હું આ એકંદર વેક્ટરમાં AHP સ્કોર સંગ્રહિત કરીશ જે આપણી પાસે છે તેથી ચાલો કોડની આ લાઇન ચલાવીએ તમે અહીં જોઈ શકો છો AHP સ્કોર્સની ગણતરી કરવામાં આવી છે તે આ કાર માટે ૦ ૨૯ પછીની કાર માટે ૦ ૨૭ પછી તમે ત્રીજી કાર માટે ૦ ૬૯ અને ચોથી કાર માટે ૦ ૩૬ જાણો છો જો આપણે ફક્ત AHPના સ્કોર્સ પર નજર કરીએ તો આપણે સ્પષ્ટપણે જોઈ શકીએ છીએ કે તે ચોથી કાર જો કે સેન્ડેરો છે તેણે આપણી પાસેના માપદંડ વિકલ્પો અને જોડી મુજબની સરખામણીઓને ધ્યાનમાં રાખીને ઉચ્ચતમ AHP સ્કોર્સ આપવામાં આવ્યા છે તેથી એવું લાગે છે કે સાન્ડેરો તે કાર છે જે આપણે ખરીદવા માંગીએ છીએ જો તમે સ્પષ્ટ અર્થમાં રેન્કિંગ સૂચવવા માંગો છો તો પછી તમે રેન્ક ફંક્શનનો ઉપયોગ કરી શકો છો તમે અહીં જોઈ શકો છો કે સાન્ડેરો એક ક્રમે છે અને પછી કોર્સા પછી ક્લિઓ અને પછી ફિયેસ્ટા તેથી આ ચાર કાર છે જો તમે આ રેન્કિંગનું ગ્રાફિક ચિત્રણ જોવા માંગતા હો તો ફંક્શન પ્લોટનો ઉપયોગ કરી શકાય છે જો કે અત્યારે આ ફંક્શન R ના વર્ઝનમાં સપોર્ટે નથી આપતો જે આપણે ચલાવી રહ્યા છીએ તેથી જો આપણે આ કોડ ચલાવીશું તો અમને એક સુચન મળશે કે Rgraphviz પેકેજ લોડ કરી શકાયું નથી આ ત્યારે હતું જ્યારે આપણે MCDA પેકેજનો ઉપયોગ કર્યો હતો દરેક પેકેજ અને પેકેજના ભાગરૂપે જે પ્રકારની કાર્યક્ષમતા આપવામાં આવે છે તે અમુક અર્થમાં મર્યાદિત હોઈ શકે છે ઉદાહરણ તરીકે જો આપણે દરેક માપદંડ માટે ભાર જોવામાં રસ ધરાવીએ તો તેઓ આ ચોક્કસ AHP ફંક્શન અને પેકેજનો ઉપયોગ કરીને પ્રદર્શિત કરી શકાતા નથી તેથી આ એક મર્યાદા છે જે આપણે આ ચોક્કસ પેકેજ માટે જોઈ શકીએ છીએ R માં મોડેલિંગનું એક મહત્વનું પાસું એ છે કે આપણે આપણી જરૂરિયાતો અનુસાર સૌથી યોગ્ય પેકેજની ઓળખ કરવાની જરૂર છે તેથી આપણે કયા પેકેજો ઉપલબ્ધ છે તે શોધવાની જરૂર છે એક બીજું પેકેજ છે જે ઉપલબ્ધ છે જેમાં AHP અમલીકરણ પણ છે અને તે ખાસ કરીને AHP ને સમર્પિત છે પેકેજનું નામ પોતે AHP છે અને અગાઉના વ્યાખ્યાનમાં આપણે તેના ઇન્સ્ટોલેશન ના પગલાંઓ ની ચર્ચા કરી છે હવે આપણે બીજી પેકેજ ahp નો ઉપયોગ કરીને ફરીથી નાની કારની પસંદગીની કવાયતમાંથી પસાર થઈશું ચાલો આપણે બીજી ફાઇલ પર જઈએ જે ahp2 R અને તે આપણી પાસે અહીં છે તમે આ સ્ક્રિપ્ટમાં જોઈ શકો છો તે પ્રથમ ટિપ્પણી ahp પેકેજનો ઉપયોગ કરી રહી છે આ ચોક્કસ પેકેજ માટે આપણે આપણી મોડેલને ચોક્કસ ચોક્કસ ફાઇલ ફોર્મેટમાં સ્પષ્ટ કરવાની જરૂર છે જેને ડોટ ahp ahp કહેવામાં આવે છે આપણે આગળ વધી શકીએ તે પહેલાં આપણે આ પેકેજ માટે નિર્ધારિત ફાઇલ ફોર્મેટમાં આપણી AHP મોડેલને સ્પષ્ટ કરવાની જરૂર છે આપણે આ ચોક્કસ ફાઇલ car2 ahp પર જઈશું જે વાસ્તવમાં તે ફોર્મેટમાં લખાયેલ છે તેથી આ એક ચોક્કસ વાક્યરચના છે તમે આ ફાઇલ અથવા AHP મોડેલને કેવી રીતે જાણો છો તે આમાં નિર્દિષ્ટ થવાનું છે તેથી આપણે આ વાક્યરચનાને સમજવાની જરૂર છે અને આ પેકેજનો ઉપયોગ કરીને આપણી નિર્ણયની સમસ્યાઓને કેવી રીતે હલ કરવી તે જોઈએ હું તમને સહાય વિભાગમાં લઈ જઈશ અને તમને આ પેકેજ માટે ઉપલબ્ધ સંબંધિત દસ્તાવેજોમાંથી પસાર કરીશ જો આપણે સર્ચ બોક્સમાં ફક્ત ahp ટાઇપ કરીએ તો આપણે ahp ને લગતી ઘણી વસ્તુઓ મળશે તેથી તમે જોઈ શકો છો કે આમાંના મોટાભાગના પરિણામો ahp પેકેજ સાથે સંબંધિત છે અને તમે અહીં ફક્ત છેલ્લી લાઇન જોશો જે MCDA પેકેજ સાથે સંબંધિત છે જેનો આપણે પહેલા ઉપયોગ કર્યો છે અન્ય રેખાઓ ahp પેકેજ સાથે સંબંધિત છે જેનો આપણે ઉપયોગ કરવાના છીએ આ પેકેજ વિશે વધુ સમજવા માટે તમે અહીં ahp ફાઇલ ફોર્મેટ જોઈ શકો છો આ પેકેજનો ઉપયોગ શરૂ કરતા પહેલા આપણે આ ફાઇલ ફોર્મેટને સમજવાની જરૂર છે તેથી જો તમે આ ફાઇલ ફોર્મેટ પર ક્લિક કરો છો તો તમે આ ફોર્મેટ વિશે વધુ વિગતો જોઈ શકો છો તમે પ્રસ્તાવનામાં જોઈ શકો છો કે આ ahp ફાઇલ ફોર્મેટની વિગતો તેમજ ગણતરી ફંક્શનની મૂળભૂત બાબતોનું વર્ણન કરે છે જે આ પેકેજનો ભાગ છે તેથી જો તમે આ પેકેજ અને આ પેકેજનો ભાગ હોય તેવા કાર્યોનો ઉપયોગ કરવા માંગતા હો તો તમારે ahp ફાઇલ ફોર્મેટ કેવી રીતે લખવું તે સમજવાની જરૂર છે આ ફોર્મેટ વિશે વધુ વિગતો અહીં છે ઉદાહરણ તરીકે ahp ફાઇલો YAML ફોર્મેટમાં છે YAML એટલે શું મૂળભૂત મુદ્દાઓ અહીં આપવામાં આવ્યા છે આ ઇન્ડેન્ટેશન પર આધારિત છે અને વાક્યરચના વાસ્તવમાં આના પર આધારિત છે ટિપ્પણીઓ આ સાથે શરૂ થાય છે બહુવિધ રેખાઓ આ દ્વારા સૂચવવામાં આવે છે આ ફોર્મેટ વિશે કેવી રીતે લખવું તે અંગેની કેટલીક વિગતો અહીં છે આ ફોર્મેટના મુખ્ય તત્વો આપ્યા છે જે તમે અહીં જોઈ શકો છો આપણે પેકેજની આવૃત્તિ પછી વિકલ્પો અને ફોર્મેટને સ્પષ્ટ કરવાની જરૂર છે કે તે કેવી રીતે લખવામાં આવે છે પછી આપણા બીજા ઘટકમાં ધ્યેય છે એના પછી આપણી સમક્ષ એના પેટા ઘટકો છે લક્ષ્યની અંદર આપણે આપણા માપદંડ અને પેટા માપદંડોનો ઉલ્લેખ કરવો પડશે આ એ ફોર્મેટ છે જેનો ઉપયોગ કરવામાં આવે છે અને એના પછી તેઓએ કેટલાક ઉદાહરણો પણ આપ્યા છે તેઓએ આ દરેક ઘટકો વિકલ્પો ધ્યેય અને માપદંડ કેવી રીતે લખવાના છે આ ફાઇલ ફોર્મેટ હેઠળ તેનું વર્ણન કર્યું છે જેમ તમે આ મેન્યુઅલ પેજને નીચે સ્ક્રોલ કરો છો તમે ઉદાહરણો પણ જોઈ શકો છો આપણા સમક્ષ વેકેશનનું ઉદાહરણ છે જે ફોર્મેટને સમજવા માટે સંદર્ભિત કરી શકાય છે અને તેમની પાસેની સમસ્યા માટે મોડેલ કેવી રીતે સ્પષ્ટ કરી શકાય છે તે વિશે અહિયાં સ્પષ્ટ કરવામાં આવી છે આ પેકેજ અને ફંક્શન જે આ પેકેજનો ભાગ છે અને ફાઈલ ફોર્મેટ છે તે વિશે વધુ સમજવા માટે તમે હેલ્પ વિભાગનો સંદર્ભ લઈ શકો છો પણ આપણે અત્યાર સુધી જે ઉદાહરણની ચર્ચા કરી છે તેની ચર્ચા કરીશું એટલે કે નાની કારની પસંદગી કે જે મેં પહેલાથી જ સંબંધિત ફાઇલ ફોર્મેટમાં લખી છે તેથી આપણે આમાંથી પસાર થઈશું ચાલો વૈકલ્પિક વિભાગથી શરૂઆત કરીએ તેથી આપણે આપણી પાસે રહેલા વિકલ્પોના નામનો ઉલ્લેખ કરવાની જરૂર છે આ ચાર વિકલ્પો આપણી પાસે છે આ વિકલ્પો ચોક્કસ વાક્યરચનામાં લખાયેલા છે જે આપણે અનુસરવા પડશે આ વિકલ્પો ચોક્કસ લક્ષણો ધરાવે છે અને આપણે આ લાક્ષણિકતાઓનો ઉપયોગ આપણી મોડેલિંગ પ્રક્રિયામાં કરવા માંગીએ છો અને તેના માટે તમે હંમેશા મદદ વિભાગનો સંદર્ભ લઈ શકો છો હવે વિકલ્પો પછી આપણે આગામી વિભાગ પર આવીએ છીએ જે ધ્યેય વિભાગ છે અહીં આપણે આપણી પસંદગીઓ સ્પષ્ટ કરવાની જરૂર છે પ્રથમ આપણી પાસે જે માપદંડ છે શૈલી વિશ્વસનીયતા અને બળતણ તમે આ માપદંડ માટે જોઈ શકો છો જોડીની સરખામણીનો યોગ્ય રીતે ઉલ્લેખ કરવામાં આવ્યો છે તમે સિન્ટેક્સ જોઈ શકો છો જેનું પાલન અહીં કરવું જોઈએ પછી આગળનો પેટા વિભાગ પેટા ઘટકો છે તેથી દરેક માપદંડના આધાર સાથે પેટા ઘટકો હેઠળ આપણે બધા વિકલ્પો માટે જોડીની સરખામણી દ્વારા આપણી પસંદગીઓ સ્પષ્ટ કરવાની જરૂર છે તમે જોઈ શકો છો કે આપણી પાસે ચાર વિકલ્પો છે તેથી આ સરખામણીઓ ખાસ કરીને આ ફાઇલ ફોર્મેટમાં સિન્ટેક્સનો ઉપયોગ કરીને લખવી જોઈએ જે આપણે અહીં જોઈ રહ્યા છીએ એકવાર આ મોડેલ સ્પષ્ટીકરણ પૂર્ણ થઈ જાય તમારે એક ફાઇલ બનાવાની જરૂર છે આ ઉદાહરણ માટે આપણે car2 ahp નામનું ફાઇલ બનાવ્યું છે તેથી આ ફાઈલ car2 ahp માં તમામ જોડીની સરખામણી વિકલ્પોના નામ અને તે તમામ વિગતો હશે મોડેલ સ્પષ્ટીકરણ વિશેની વિગતો અહીં જોઈ શકાય છે અને એકવાર આ ફાઇલ બની જાય પછી આપણે હંમેશા આપણી સ્ક્રિપ્ટ પર પાછા જઈ શકીએ છીએ અને હવે આપણે આપણા મોડેલને બનાવવા અને ચલાવવા માટે આ ચોક્કસ ફાઇલનો ઉપયોગ કરવા જઈ રહ્યા છીએ તો ચાલો શરૂ કરીએ પ્રથમ આપણે ahp ની લાઇબ્રેરી લોડ કરીશું એકવાર તે લોડ થઈ જાય પછી આપણે ફાઇલો શોધી શકીએ છીએ તેથી આપણે car2 ahp લખ્યું છે અને આ ડિરેક્ટરી આપણી પાસે છે આપણે તમામ ફાઈલો જેના એક્સ્ટેંશનની ahp છે એની યાદી બનાવવા માંગીએ છીએ તમે બીજી દલીલ જોઈ શકો છો જે વિસ્તરણ અને full names ને સ્પષ્ટ કરવા વિશે છે આપણે આ ચોક્કસ ડિરેક્ટરીમાં તે ફાઇલોના સંપૂર્ણ નામો મેળવીશું તેથી આ list files આપણે ત્યાંની ફાઇલોના નામની યાદી આપવા જઈ રહ્યું છે મારે આ ચોક્કસ ડિરેક્ટરીનું નામ બદલવાની જરૂર છે કારણ કે આ એક અલગ કમ્પ્યુટર માટે છે અને તેથી એણે અહીં બદલવું પડશે તેથી હું આ ડિરેક્ટરીનું નામ બદલીશ અને આપણે તેને અહીં ઓળખવાની જરૂર છે તેથી list files માં પ્રથમ દલીલ કે જે નિર્દિષ્ટ કરવાની છે તે ડિરેક્ટરીનો માર્ગ છે જ્યાં ફાઇલો સ્થિત છે તેથી મારે આ પાથની નકલ કરવાની જરૂર છે અને તે અહીં સ્પષ્ટ કરી શકાય છે અને આ થઈ ગયું છે હવે એકવાર આ સ્પષ્ટ થઈ ગયા પછી આપણે તેને R વાક્યરચના મુજબ બદલવાની જરૂર છે તેથી તમામ બેકસ્લેશને ફોરવર્ડ સ્લેશમાં રૂપાંતરિત કરવા પડશે અને પછી જ R સિટેક્સ તેને સમજી શકે છે આ ટાઈપિંગ જે હું અત્યારે કરી રહ્યો છું તે તમને પ્રોગ્રામિંગ ભાષામાં વાક્યરચનાના મહત્વ વિશે ખ્યાલ આપશે એકવાર આ થઈ જાય આપણે આ ફાઇલ ચલાવી શકીએ છીએ હવે તમે જોઈ શકો છો કે બે ફાઇલો છે car2 ahp અને car ahp આ બે ફાઇલોમાં ahp એક્સ્ટેંશન છે અને તે ahp પેકેજ દ્વારા જરૂરી ફાઇલ ફોર્મેટમાં લખવામાં આવી છે તેથી આપણે પ્રથમ ફાઈલ car2 ahp માં રસ છે તેથી આપણે આ ફાઈલ પસંદ કરવા માંગીએ છીએ પેહલા ઉપયોગ કરેલ આદેશનો ઉપયોગ કરીને આપણે આ ફાઇલના પાથને રેકોર્ડ કરવાનું પસંદ કરીશું અહીં એક લખીને હું આ આદેશનું પ્રથમ આઉટપુટ પસંદ કરી રહ્યો છું જે આપણે અહીં ચલાવ્યું હતું ચાલો આ કોડ ચલાવીએ અને પાથ રેકોર્ડ કરીએ લોડ ફંક્શન આ પેકેજનો ભાગ છે અને તેનો ઉપયોગ ફરી ફાઇલને લોડ કરવા માટે કરી શકાય છે ત્યાં થોડી ભૂલ છે તેથી મને ફરી પાછા જઈ અને એમાં સુધારો કરવો પડશે બનાવેલી ahp ફાઈલમાં કેટલીક સમસ્યાઓ છે એવું લાગે છે હા અહીં આ પાથ ફરીથી બદલવો પડશે એકવાર આ થઈ જાય પછી આપણને આઉટપુટ મળશે ચાલો આપણે ફરીથી ચલાવી લઈએ જો હું આ ફરી ચલાવીશ તો તમે જોઈ શકો છો ફાઇલનું નામ જે આ વેરિયેબલમાં નોંધાયેલું છે અને આપણે તેને લોડ કરીશું તમે જોઈ શકો છો કે આ હવે લોડ થઈ ગયું છે તમે એ પણ જોઈ શકો છો કે એકવાર હું પર્યાવરણ વિભાગમાં કંઈક ચલાવીશ અને આઉટપુટ ચોક્કસ વેરિયેબલમાં રેકોર્ડ કરવામાં આવશે તે પર્યાવરણ વિભાગમાં પણ પ્રદર્શિત થાય છે હવે ગણતરી ફંક્શન આપણે દરેક માપદંડ માટે AHP સ્કોર વજન યોગદાન અને સુસંગતતા ગુણોત્તરની ગણતરી કરવામાં મદદ કરે છે એકવાર આ થઈ જાય ત્યાં વિઝ્યુઅલાઈઝ નામનું બીજું કાર્ય ઉપલબ્ધ છે તેથી જો આપણે કોડના આ ભાગને ચલાવીશું તો આપણે આ વ્પેયુંઅર પેનલમાં વંશવેલો માળખું અથવા વૃક્ષ જેવું માળખું જોઈ શકીએ છીએ જો આપણે તેમાં ઝૂમ કરીએ તો તમે જોશો કે આ આપણા નિર્ણય સમસ્યા માટે વંશવેલો માળખું છે પ્રથમ આપણી પાસે રુટ છે જે આપણી પાસેના ધ્યેયનો ઉલ્લેખ કરે છે પછી આપણી પાસે માપદંડ અને વિકલ્પો છે આપણી પાસે અહીં ચાર વિકલ્પો છે આ તે માળખું છે જે આપણે વિઝ્યુઅલાઈઝ ફંક્શનનો ઉપયોગ કરીને બનાવી શકીએ છીએ આપણે પહેલાથી જ ગણતરી કરી લીધી છે અને પરિણામો જોઈ શકીએ છીએ અને તેનું વિશ્લેષણ કરી શકીએ છીએ આપણે વિશ્લેષણ કાર્યનો ઉપયોગ કરી શકીએ છીએ અને અના પરિણામ જોઈશું તમે અહીં પ્રથમ પંક્તિમાં જોઈ શકો છો આ મૂલ્યો અથવા AHP સ્કોર્સ છે તેથી જો આપણે પાછા જઈએ અને અગાઉના પેકેજ સાથે આપણે મળેલા પરિણામો સાથે તેની તુલના કરીએ તો તમે જોશો કે આ પરિણામો ટકાવારી ફોર્મેટમાં દર્શાવવામાં આવ્યા છે અગાઉના પેકેજમાં આપણે દશાંશ ફોર્મેટમાં પરિણામો મળ્યા પરંતુ પરિણામો સમાન છે ઉદાહરણ તરીકે સાન્ડેરોના કિસ્સામાં આપણે ૩૬ ૧ ટકા મળ્યા છે અને જો આપણે પાછલા પરિણામો તરફ પાછા સ્ક્રોલ કરીએ તો તમે જોઈ શકો છો કે આપણે સેન્ડેરો માટે ૦ ૩૬ ની કિંમત મળી છે તેથી મૂલ્યો સમાન છે તેથી બંને પેકેજોની મદદથી આપણે સમાન આઉટપુટ મળ્યું છે તેથી આપણે અહીં અટકી જઈશું અને આપણે મળેલા આ પરિણામો પર આપણી ચર્ચા ચાલુ રાખીશું અને આગામી વ્યાખ્યાનમાં તેમનું વિશ્લેષણ અને ચર્ચા કરવાનું ચાલુ રાખીશું